વ્યવહારુ અભિગમ સાથે સર્વિસ માર્કેટિંગ પર આ સત્રમાં આપનું સ્વાગત છે મારું નામ ડો બિપ્લબ દત્તા છે અને મારા સંપર્કની વિગતો અહીં આપવામાં આવી છે તેથી એકવાર તમે વિડીયો જોશો જો તમારી પાસે કોઈ પ્રતિસાદ અથવા કોઈ સૂચન હોય તો તમે મને લખી શકો છો અને હું તેમને જવાબ આપીને ખુશ થઈશ આજે આપણે પાઠ નંબર 17 જોઈશું જે સર્વિસ ગુણવત્તા ભાગ 1 છે આમાં મુખ્યત્વે 2 પાસાઓની ચર્ચા કરો એટલે કે સર્વિસ ગુણવત્તા શું છે અને ગ્રાહક સંતોષ શું છે તો સર્વિસ ની ગુણવત્તા શું છે હવે ISO 9001 2000 માં ISO 9000 2000 માં જે લખ્યું છે તેનાથી અનુકૂલન ગુણવત્તાને સર્વિસ ની લાક્ષણિકતા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે જે ગ્રાહકની જરૂરિયાતોને પૂરી કરવાની ક્ષમતા પર આધારિત છે ગ્રાહક જરૂરિયાતો નીચે મુજબ 3 પ્રકારની હોઈ શકે છે તે જરૂરિયાતો ગ્રાહક દ્વારા જણાવ્યું હતું કે તે જરૂરીયાતો કે જે સામાન્ય રીતે એવું માનવમાં આવે છે કે સર્વિસ પ્રોવાઇડર દ્વારા આપવામાં આવશે અને તેવી સેવાઓ જે સર્વિસ પ્રોવાઇડર દ્વારા ફરજિયાત પણે પૂરી પાડવામાં આવે છે દાખલા તરીકે સર્વિસ પ્રોવાઇડર્સ માટે ગ્રાહક દ્વારા માંગવામાં આવે ત્યારે સર્વિસ ની કિંમત સંબંધિત માહિતી આપવી ફરજિયાત છે સર્વિસ ના કિસ્સામાં ગ્રાહકની જરૂરિયાતોમાં સર્વિસ નું પરિણામ હોય છે જેનું કારણ એ છે કે ગ્રાહકોએ સર્વિસ ને પ્રથમ સ્થાને ખરીદી અથવા જ્યારે સર્વિસ સમાપ્ત થાય ત્યારે ગ્રાહક પાસે શું બાકી રહે છે અને બીજું ગ્રાહકની અપેક્ષાઓ કે જે રીતે કે કેવી રીતે સર્વિસ ગ્રાહકને પહોંચાડવામાં આવે છે તેથી ગ્રાહકની જરૂરિયાત 2 ભાગો ધરાવે છે એક સર્વિસ પરિણામ છે અને બીજો ગ્રાહકની અપેક્ષાઓ છે તેથી એક તે છે જે ગ્રાહકોને તેમની જરૂરિયાતો સંતોષવા માટે પૂરી પાડવામાં આવે છે અને બીજું ગ્રાહકોની અપેક્ષાઓ છે જે બનાવવી પડશે ઉદાહરણ તરીકે તમને ભૂખ લાગી હશે અને તમે એક રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હશે જે પિઝા પૂરી પાડે છે હવે તમને ભૂખ સંતોષવા માટે પીઝાની જરૂર છે પરંતુ તમે એવી અપેક્ષા પણ રાખો છો કે પીત્ઝા તમને યોગ્ય રીતે પીરસવામાં આવશે અથવા તમારે ફિટિંગ રીતની જરૂર પડશે તેનાથી વિપરીત 0305 જો પિઝા બનાવવામાં આવે અને ફક્ત તમારી પ્લેટ પર ફેંકવામાં આવે તો તમે તે સર્વિસ થી ખૂબ નારાજ થશો અને તમે ફરિયાદ કરશો અને તમે તે સર્વિસ ખરીદવા માટે ક્યારેય પાછા નહીં આવો ખાસ કરીને પીત્ઝા ખાવા માટે તેથી ગ્રાહકની જરૂરિયાતોમાં સર્વિસ નું પરિણામ હોય છે જે સર્વિસ પૂરી થાય ત્યારે બાકી રહે છે અને ગ્રાહકની અપેક્ષાઓ કે જે રીતે ગ્રાહકને સર્વિસ પૂરી પાડવામાં આવે છે હવે ગ્રાહક સંતોષ શું છે હવે ગ્રાહકો તેમની જરૂરિયાતો પૂરી થાય ત્યારે સંતુષ્ટ થાય છે તે સર્વિસ ની ગુણવત્તા અને ગ્રાહક સર્વિસ પાસેથી મેળવેલા મૂલ્ય પર આધારિત છે ગ્રાહક દ્વારા પ્રાપ્ત મૂલ્ય એ સર્વિસ માંથી મેળવેલા લાભો અને તે લાભો મેળવવા માટે થતા ખર્ચ વચ્ચેનો તફાવત છે જ્યારે ગ્રાહકો તેમની જરૂરિયાતો પૂરી ન કરે ત્યારે અસંતુષ્ટ હોય છે જ્યારે વિતરિત સર્વિસ સર્વિસ દ્વારા પૂરી પાડવામાં આવતી જરૂરિયાતોની તેમની અપેક્ષા કરતાં વધી જાય ત્યારે ગ્રાહકો આનંદિત થાય છે તો અહીં આપણે 3 મુખ્ય મુદ્દાઓ જોઈએ છીએ કે ગ્રાહક સંતોષ શું છે ગ્રાહક અસંતોષ શું છે અને ગ્રાહક આનંદ શું છે તેથી જ્યારે ગ્રાહકોની જરૂરિયાતો પૂરી થતી નથી ત્યારે ગ્રાહકો અસંતોષ માટે તૈયાર હોય છે જ્યારે ગ્રાહકોની જરૂરિયાતો પૂરી થાય છે ત્યારે ગ્રાહકોને સંતોષ માનવામાં આવે છે અને જ્યારે ગ્રાહકની જરૂરિયાતો ઓળંગાઈ જાય એટલે કે જ્યારે સર્વિસ પ્રદાતા ગ્રાહકોની અપેક્ષાઓ કરતાં વધી જાય ગ્રાહકોની જરૂરિયાતો અને અપેક્ષાઓ કરતાં વધી જાય ત્યારે ગ્રાહક સર્વિસ માં આનંદિત થશે અને ઘણા લોકોને સર્વિસ ના સારા મુદ્દાઓ વિશે જણાવશે અને ભવિષ્યમાં સર્વિસ ખરીદવા માટે પણ કહેશે ઉદાહરણ તરીકે તમે આઇસક્રીમ પાર્લરમાં આઇસક્રીમની મજા માણી રહ્યા હશો અને કેટલાક આઇસક્રીમ તમારા કપડા પર પડી શકે છે હવે આનું નિરીક્ષણ કરીને વેઈટર તમારા માટે થોડો ભેજવાળો ટીશ્યુ પેપર લાવે છે અને તે છ સાફ કરે છે તમે અપેક્ષા નહોતી કરી કે વેઈટર આ પ્રકારની સર્વિસ આપશે પરંતુ કારણ કે વેઈટર ખરેખર એવી સર્વિસ આપે છે જેનાથી તમે આનંદિત થાઓ છો હવે જ્યારે તમે કોઈ અન્ય રેસ્ટોરન્ટમાં જશો અથવા જ્યારે તમે આ રેસ્ટોરન્ટમાં અથવા આ પાર્લરમાં જ ફરી મુલાકાત લેશો ત્યારે તમે સમાન સર્વિસ ની અપેક્ષા કરવાનું શરૂ કરશો તેથી વૈઇટર તમારા અપવાદને વટાવી ગયો છે અને તમને આ સર્વિસ મળવાથી આનંદ થશે ટૂંક સમયમાં તમે વેઈટર પાસેથી આ પ્રકારની સર્વિસ ની અપેક્ષા કરવાનું શરૂ કરશો અને તે અપેક્ષિત સર્વિસ નો ભાગ બનશે હવે જો આ બીટ સમાન દુર્ઘટનાના અન્ય ઉદાહરણ પર પહોંચાડવામાં ન આવે તો તમે સર્વિસ થી નિરાશ અને અસંતુષ્ટ થશો આમ સર્વિસ નો થોડો ભાગ જે હાલમાં આનંદનું કારણ બને છે તે ટૂંક સમયમાં ગ્રાહકો માટે સામાન્ય રીતે ગર્ભિત જરૂરિયાતોનો ભાગ બની જાય છે અને ગ્રાહકને સંતોષવા માટે સસ્તું છતાં નફાકારક ભાવે સર્વિસ પ્રદાતા દ્વારા મળવું આવશ્યક છે તેથી અમે આ પાઠ અહીં સમાપ્ત કરીશું મને આશા છે કે તે મદદ કરશે